ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહિત ઉર્જા II હલ કરેલા ઉદાહરણો આપણે શીખી ગયા કે ચુંબકીય ક્ષેત્ર B માં એનર્જી ડેન્સિટી ને 120B2 તરીકે આપવામાં આવે છે ચાલો હવે આનો ઉપયોગ કરી કેટલાક ઉદાહરણો જોઈએ તેથી ઉદાહરણ 1 તરીકે હું એક લાંબુ સોલેનોઇડ લઈશ જેમાં એકમ લંબાઈ દીઠ n ટર્ન્સ છે અને તે કરંટ I નુ વહન કરે છે તેથી અહીં એક ચુંબકીય ક્ષેત્ર B સ્થાપિત થયેલ છે અહીં સોલેનોઇડમાં એનર્જી ડેન્સિટી 120B2 છે અહીં B2 છે તેથી અહીં એનર્જી ડેન્સિટી 0n2I22 થશે Energy Density120B212020n2I22 ચાલો આપણે જોઇએ કે આ યોગ્ય છે કે નહિ અહીં એકમ લંબાઈ દીઠ સંગ્રહિત ઉર્જા a 0n2I22 થશે જયાં a એ આ ક્રોસ સેક્શન નો એરિયા છે તેથી એકમ લંબાઈ દીઠ સંગ્રહિત ઉર્જા a0n2I22 છે અને આ 12LI2 ની બરાબર છે અને આ La 0n2 આપશે આ એકમ લંબાઈ દીઠ ઇન્ડક્ટન્સ છે 0n2 આ યોગ્ય જણાય છે સોલેનોઇડ માટે એકમ લંબાઈ દીઠ ઇન્ડક્ટન્સ એ I ના બરાબર છે જયાં એ આ બધા n ટર્ન્સ માંથી પસાર થતું કુલ ફ્લક્સ છે તેથી તે n a n 0II બનશે જેથી આપણને a0n2 પ્રાપ્ત થાય છે તેથી આ બંને મેચ થાય છે a n 0IIa0n2 તો આ એક ઉદાહરણ છે જ્યાં આપણે જોયું કે કેવી રીતે ઉર્જા ને ઉર્જા ઘનતા B દ્વારા ગણવામાં આવે છે અને તે ઇન્ડક્ટન્સ પદ્ધતિ દ્વારા કરવામાં આવતી ઇન્ડક્ટન્સની ગણતરી ને સમાન છે આનાથી તમને આશ્ચર્ય પામવું જોઈએ નહીં કારણકે આપણે આ સમીકરણને ઇન્ડક્ટન્સના સમીકરણથી શરુ કરીને મેળવ્યું છે આગળનું ઉદાહરણમાં હું શેલ માં બંધ કરંટનું વહન કરતો વાયર લઈશ જેમાં કરંટ ફરી પાછો આવે છે ગાણિતિક મુશ્કેલીઓ ઓછી કરવા માટે હમણાં જ હું આ એવા વાયરને લઈશ કે જેની ત્રિજ્યા a હોય અને તે હોલો હોય જેથી કરંટ ફક્ત વાયરની સપાટી પર જ ફ્લો થાય તેથી કરંટ સપાટી પર ફ્લો થઈ રહ્યો છે અંદર કંઈ જ નથી તો આ ત્રિજ્યા a છે અને બહારની ત્રિજ્યા b છે એમ્પિયરના નિયમ મુજબ આ વાયરમાં B0I2πr થશે અને જો કરંટ ઉપર જઈ રહ્યો હોય તો B ફિલ્ડ આ રીતે સર્ક્યુલર હશે તેથી અહીં અંદરની બાજુ B એ 0 હોવાથી સંગ્રહિત ઉર્જા અથવા એનર્જી ડેન્સિટી 12002I242r2 થશે જે 0I282r2 ના બરાબર છે B0I2πr Energy Density12002I242r20I282r2 જો હું એકમ લંબાઈ દીઠ સંગ્રહિત ઉર્જાની ગણતરી કરવા માંગું તો એકમ લંબાઈ દીઠ સંગ્રહિત ઉર્જા 0I282ab2πrdrr2 થાય છે અને આ 0I24πln ના બરાબર છે Energy StoredLength 0I282ab2πrdrr20I24πln વ્યાખ્યા દ્વારા આ 12LI2 ના બરાબર થવું જોઈએ તેથી 12LI20I24πln થશે અહીં I2 કેન્સલ થશે અને મને L02πln મળે છે 12LI20I24πlnL02πln ચાલો જોઈએ કે આ યોગ્ય છે કે નહિ આ કરંટ I કેરી કરતા વાયરમાં બહારની તરફથી કરંટ ફરીથી આવે છે તો આ શેડ થી દર્શાવેલ ભાગમાં એકમ લંબાઈ દીઠ ફ્લક્સ abB dr0I2πabdrr હશે જે મને 02πln I LI આપશે તેથી મને L02πln મળશે આ બંને મેચ થાય છે તમે વિચારતા હશો કે હું આમાંથી કઈ રીતે ઉર્જાની ગણતરી કરી અને આમાંથી ઇન્ડકટન્સ L મેળવી પછી તેમને મેચ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું પછીના ઉદાહરણમાં આપણે તેનું મહત્વ બતાવીએ dr02πIabdrr02πln ILI L02πln આગળનાં ઉદાહરણમાં હું ડિસ્ટ્રીબ્યુટેડ કરંટ લઈશ અને આમાં આપણે શું કરીશું આપણે એક વાયર લઈશુ કે જે સોલિડ છે અને તે કરંટ I નું વહન કરે છે અને કરંટ પાછલા કેસીંગ દ્વારા પાછો આવે છે જે વાયરની ત્રિજ્યાને સમાન છે તો આ બહારના કેસીંગ દ્વારા કરંટ પાછો આવે છે તો ચાલો આ સમગ્ર વાયર પર કરંટ સમાનરૂપે વિતરિત થયેલ છે એવી ધારણા કરીને આ વાયરની અંદરના ચુંબકીય ક્ષેત્ર અને તેમાં સંગ્રહિત ઉર્જાની ગણતરી કરીએ ધારો કે આ ત્રિજ્યા a છે પછી એમ્પીયરના નિયમ દ્વારા જો હું વાયરની અક્ષથી r અંતર પર ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરું તો આપણને B 2πr0Ia2r2 મળશે ચાલો આ કેન્સલ કરીએ અને તેથી મને B02πa2 r મળે છે તેથી વાયરની અંદરનું ફિલ્ડ a સુધી રેખીય રીતે વધતું જાય છે અને પછી તે 0 બને છે કારણકે બહારની તરફ એન્ક્લોઝડ નેટ કરંટ 0 છે અને તેથી એકમ વોલ્યુમ દીઠ સંગ્રહિત ઉર્જા EnergyVolume 12002r242a4082a4r2 હશે B r EnergyVolume12002r242a4082a4r2 ચાલો હવે આપણે એકમ લંબાઈ દીઠ સંગ્રહિત ઉર્જાની ગણતરી કરીએ અને તે 0a082a4 2πrdr છે Energy storedlength0a082a4r2 2πrdr ચાલો આપણે આની ગણતરી કરીએ તો ઉર્જા W0a0r2I282a4 2πrdr બરાબર છે અહીં 2π કેન્સલ થશે છે અને મને 0 I24πa4 a44 આપે છે જે 016πI2 બને છે અને આ 12LI2 ના બરાબર છે આ બંને સાથે મને L08πlength આપે છે જો હું L ની ગણતરી ફ્લક્સના સમીકરણ I દ્વારા કરૂ તો શું થશે 2πrdr016πI2 016πI212LI2 or L08πlength ચાલો જોઈએ કે આપણને શું જવાબ મળે છે આ કેસમાં મને આ રીતે જવાબ મળશે ચાલો આ વાયર લઈએ જેમાં ચુંબકીય ક્ષેત્રની રેખાઓ આમ ફરે છે અને તમે પહેલેથી જ B ની ગણતરી કરી છે B0I2πa2r છે તેથી જો મારે એકમ લંબાઈ દીઠ ફ્લક્સની ગણતરી કરવી હોય તો હું dr જાડાઇ ધરાવતા આ એરિયાને લઈ અને ફલક્સની ગણતરી કરું તો મને ϕ0I2πa20ardr મળે છે જે 0I4πa2a2 બને છે અહીં a2 કેન્સલ થશે તેથી મને 0I4π મળે છે અને જો હું આની LI થી તુલના કરું છું તો મને 04π જવાબ મળે છે જે સાચો છે પહેલા મને જવાબ 08π મળતો હતો આ વખતે મને 04π જવાબ મળે છે તેથી એવા કેસોમાં જ્યાં કરંટ વિતરીત હોય છે ત્યાં તમને એનર્જી મેથડ અથવા ફ્લક્સ દ્વારા બે જુદા જુદા જવાબો મળશે આ જવાબ ખરેખર યોગ્ય નથી કારણકે આ કેસમાં કરંટ વિતરીત છે અને તેથી ફ્લક્સ ઘણાં જુદા જુદા કરંટને કારણે છે અને તેથી આપણે ફ્લક્સ લિન્કેજ મેથડ નો ઉપયોગ કરવો પડશે જેમાં તમે પ્રત્યેક નાના કરંટના કારણે મળતા ફ્લક્સને લઇ અને તેને ઉમેરી અને પછી જવાબ મેળવી શકો છો પરંતુ તે એનર્જી મેથડ કરતા વધુ સુરક્ષિત છે જ્યાં કોઈ પણ પોઇન્ટ પર B એ તમામ કરંટને આપવામાં આવે છે અને તમને મળતો જવાબ સાચો છે